આજે આપણે 3 ફેઝ ડબલ સર્કીટ લાઈન્સ નું કેપેસીટન્સ જોઈશું આની પહેલા આપણે લાઈન્સ ટ્રાન્સપોઝડ છે એવું ધારીને ઈન્ડડક્શન અને કેપેસીટન્સ જોઈ ગયા આકૃતિ માં ત્રણ ટ્રાન્સપોઝીશન સાયકલ ના કન્ફિગરેશન સેકશન 1 2 અને 3 બતાડેલ છે બધા કન્ફિગરેશન configuration માં બિંદુઓ a b c અને a b c નામ થી બતાડેલ છે અહી સેક્શન 1 માં a અને c વચ્ચે નું અંતર d1 a અને b વચ્ચે નું અંતર d2 b અને a વચ્ચે નું અંતર d3 b અને b વચ્ચે નું અંતર d4 a અને c વચ્ચે નું અંતર d5 a અને b તથા b અને c વચ્ચે નું અંતર સમાન છે જે D છે આ રીતે આપણે અહી 3 ફેઝ ડબલ સર્કીટ ટ્રાન્સપોઝડ લાઈન્સ ના ત્રણ સેકશન માં અંતર બતાડેલ છે સરળતા માટે મેં ત્રણેય સેકશન ના અંતર અહી એક સાથે લખેલા છે સેક્શન 1 માં d1dac' d2dab' d3dba' d4dbb' d5dac અને Ddabdbc છે સેક્શન 2 અને સેક્શન 3 ના અંતર ને પણ અહી યોગ્ય રીતે ચિહ્નિત કર્યા છે હવે દરેક ફેઝ માં વાહક તેના સેકશન ની અંદર જ ટ્રાન્સપોઝ થાય છે તેથી ડબલ સર્કીટ લાઈન માં ગ્રાઉન્ડ અને શીલ્ડ વાયર્સ ની અસર નહિવત હોવાથી તેને અવગણવામાં આવી છે તેથી અહી ફેઝ ટુ ન્યુટ્રલ કેપેસીટન્સ Can0 0242log Deq DsµFkm હશે

આ સમીકરણ 35 છે જે તમે આની પહેલા ના વ્યાખ્યાન માં જોઈ ગયા હતા હવે આગળ તમારે Deq અને Ds ની ગણતરી કરવાની રહેશે આની પહેલા ના વ્યાખ્યાન માં આપણે Deq નું સમીકરણ જોયું હતું Deq Dab Dca13 છે અને અહી Ds Dsa Dsb Dsc13 છે આ સમીકરણ 36 અને 37 છે હવે Dab dab dab' da'b14 D d214 D d212 થશે એ જ રીતે તમને Dbc મળશે Dbc dbc db'c' db'c14 D D d214 D d212 થશે અને એ જ રીતે Dca dca dc'a14 d5 d114 d1 d512 થશે હવે સમીકરણ 36 માં Dab Dbc અને Dca ના સમીકરણ ઉમેરતાDeq D d212D d51213 તેથી Deq D13 16 થશે આ સમીકરણ 38 છે તેવી જ રીતે Dsa માટે સ્વયં સપ્રમાણતા થી Dsa 12 થશે એ જ રીતે Dsb 12 અને Dsc 12 થશે હવે સમીકરણ 37 માં Dsa Dsb અને Dsc ના સમીકરણ ને ઉમેરીએ તેથી Ds Dsa Dsc13 12 1213 12 16 થશે આ સમીકરણ 39 છે જુઓ અહી ટ્રાન્સપોઝીશન સાયકલ ના સેકશન II અને સેકશન III માં Deq અને Ds સમાન રહે છે હવે Deq અને Ds ને સમીકરણ 35 માં મુકતા Can 0 0242log Deq Ds0 0242log D13 d2 13d1 16d516r12 d313 d416 µFkm થશે આ સમીકરણ 40 છે તો આ મૂળભૂત રીતે એક ફેઝ થી ન્યુટ્રલ માટે છે આ એક સંતુલિત સિસ્ટમ છે તો Can Cbn અને Ccn આ તમામ ની કિંમતો આંકડાકીય રીતે સમાન હશે તો આ 3 ફેઝ ડબલ સર્કીટ લાઈન્સ નું લાઈન થી ન્યુટ્રલ કેપેસીટન્સ છે આ સમીકરણ યાદ રાખવું લગભગ અશક્ય છે કેમ કે d1 d2 વગેરે કોઈ બીજી પરિભાષા માં અલગ રીતે બતાડેલ હોય શકે તેથી વધુ સારું તે છે કે તમે કેપેસીટન્સ ને શોધવાની પ્રક્રિયા યાદ રાખો હવે કેપેસીટન્સ પર અર્થ ની અસર જોઈએ અહી અર્થ પ્લેન છે જ્યા વોલ્ટેજ 0 છે અને અહી એક વાહક છે જયાં ઘન વિદ્યુતભાર એકસરખી રીતે વહેંચાયેલ છે અહીં અર્થ ની હાજરી ની અસર ઈમેજ ચાર્જીસ ની પદ્ધતિ થી જોઈ શકાય કે જે કેલ્વિન દ્વારા રજૂ કરાયેલ હતી આકૃતિ 8 એકસરખી રીતે વહેંચાયેલ એક વાહક બતાવે છે જેની અર્થ પ્લેન થી ઉંચાઈ h છે અર્થ ની હાજરી ની અસર જાણવા માટે તમે એક ઈમેજ વાહક બનાવો અહી એક ઘન વિદ્યુતભાર q કુલંબમીટર સામે અર્થ માં q કુલંબમીટર જેટલો સમાન ઋણ વિદ્યુતભાર ઉદભવે છે જેમ q અર્થ થી h જેટલી ઉંચાઈ થી ઉપર છે એ જ રીતે q અર્થ થી h જેટલી ઉંચાઈ થી નીચે છે તો q અને q વચ્ચે અંતર 2h જેટલું થશે આ વિચાર કેલ્વિને આપેલ છે વિદ્યુતક્ષેત્ર ની રેખાઓ q માંથી ઉદભવે છે અને q પર સમાપ્ત થાય છે આકૃતિ 8 માં એક અર્થ પ્લેન અને એક વાહક નો ઈમેજ ચાર્જ બતાવે છે કે નું સ્થાન એક ઈમેજ વાહક દ્વારા લેવાયું છે અને તે મૂળ વાહક ની સીધું નીચે આવેલું છે તેથી અર્થ પ્લેન ની ઉપર નું અને નીચે નું વિદ્યુતક્ષેત્ર સમાન છે વિદ્યુતક્ષેત્ર ની રેખાઓ એ અર્થ પ્લેન અને વાહક ને લંબ હોય છે અહીં આકૃતિ અને આકૃતિ માં અર્થ ઉપર ના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના વોલ્ટેજ સમાન હોય છે તો આ ઈમેજ વાહક ને ધ્યાનમાં લેતા તમારે કેપેસીટન્સ પર અર્થ ની અસર શોધવી પડશે આપણે અહી સિંગલ ફેઝ માટે બતાડીશુ 3 ફેઝ હું તમારા પર છોડુ છું આકૃતિ 9 માં એક સિંગલ ફેઝ લાઈન ફ્લેટ હોરીઝોન્ટલ સ્પેસીંગ સાથે બતાડેલ છે બે વાહકો ના વિદ્યુતભાર q1 અને q2 છે q1 q છે અને q2 q છે q3 એ ઈમેજ ચાર્જ છે એટલે q3 q1 q થશે એ જ રીતે q4 એ ઈમેજ ચાર્જ છે એટલે q4 q2 q થશે આ 2 વાહક વચ્ચે નું અંતર d છે અને બંને ઈમેજ વાહકો વચ્ચે નું અંતર પણ d છે વાહક ની ગ્રાઉન્ડ થી ઉંચાઈ h છે તેથી કુલ ઉંચાઈ 2h થાય તમારે વાહક 1 અને 2 વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત શોધવો પડશે જેના માટે તમે વ્યાખ્યાન 11 નું સમીકરણ 5 લાગુ કરો અહી તમારે ચાર વાહક ને ધ્યાન માં લેવા પડશે સમીકરણ 5 મુજબ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત Vki 120 m1Nqm lnDimDkm ⇨ V12 120 m14qm lnD2mD1m જેથી V12 120 q1 lnD21D11q2 lnD22D12q3 lnD23D13q4 lnD24D14બને

આ સમીકરણ 41 છે હવે D11 D22 r D12 D21 D છે D23 D14 4h2D2 D13 D24 2h છે જેથી V12 120 qlnDr qlnrD qln 4h2D2 2hqln2h 4h2D2 ⇨ V12 120 2qlnDr2qln2h 4h2D2 ⇨ V12 q0 ln 2Dh r 4h2D2 ⇨ V12 q0 ln D r 1D24h2 વોલ્ટ આ સમીકરણ 42 છે અહી r ના બદલે r 1D24h2 મળે છે જે વોલ્ટેજ પર અર્થ ની અસર દર્શાવે છે હવે C12 q V12 જેથી C12 0ln D r 1D24h2 Fm આ સમીકરણ 43 છે હવે નેચરલ લોગ ln ને log માં ફેરવીએ તો C 120

આ સમીકરણ 44 છે સમીકરણ 44 માં r ના બદલે r 1D24h2 મળે છે જે કેપેસીટન્સ પર અર્થ ની હાજરી ની અસર દર્શાવે છે પરંતુD24h2ની કિંમત ખુબ જ ઓછી હશે કારણકે વાહક ની ગ્રાઉન્ડ થી ઉંચાઈ h એ બે વાહક વચ્ચે ના અંતર D કરતા ખૂબ જ વધારે હોય છે તોD24h2ની કિંમત ખુબ જ ઓછી હોય છે જેથી એમ કહી શકાય કે કેપેસીટન્સ પર અર્થ ની અસર નહિવત હોય છે આ સિંગલ ફેઝ લાઈન માટે છે 3 ફેઝ માટે તમારે તમારી જાતે જ પ્રયત્ન કરવો જોઈએ એવું હું સૂચવીશ હવે આપણે આ ઉદાહરણ જોઈએ આકૃતિ માં થ્રી ફેઝ બન્ડલ્ડ વાહકો છે આકૃતિ 10 દર્શાવે છે કે એક સંપૂર્ણ ટ્રાન્સપોઝડ 50 Hz 250 km લાંબી 3 ફેઝ લાઈન માં ફ્લેટ આડા વાહકો વચ્ચે 10 મીટર અંતર છે જો બહાર ની ત્રિજ્યા 1 2 cm અને લાઈન વોલ્ટેજ 220 kV હોય તો ચાર્જિંગ કરંટ પર ફેઝ અને લાઈન કેપેસીટન્સ દ્વારા મળતો કુલ રિએકટીવ પાવર MVAR માં શોધો અહી વાહકો aa' bb' અને cc' વચ્ચે નું અંતર 0 4 મીટર છે અને ab તથા bc વચ્ચે નું અંતર 10 મીટર છે તો અહી ત્રિજ્યા ro 1 2 cm 0 012 મીટર છે aa' bb' અને cc' વચ્ચે નું અંતર d 0 4 મીટર હવે આપણે Ds શોધવુ પડશે તેથી Ds daa daa daa14 ro ro d 14 ro d 0 012 0 4 0 0693 મીટર હવે Deq13છે Dab dab dab14 10 10 4 9 6 1014 9 995 m DbcDab 9 995 m Dca dca dca dca dca14 20 19 6 20 4 2014 19 997 m Deq13 9 995 9 995 19 99713 12 594 m Deq ની અંદાજીત કિંમત નીચે મુજબ ઝડપ થી ગણી શકાય DeqApprox 13 13 12 6 m અહી ભાગ્યે જ કોઈ તફાવત છે વર્ગખંડ અથવા આંકડાકીય ઉદ્દેશ્ય થી તમારે આ શોધવાનું છે પરંતુ સંશોધન હેતુ થી તમે આને લઈ શકો છો હવે સમીકરણ 34 ને લાગુ કરતા Can 0

અહી Deq અને Ds ની કિંમત મુકો તો Can 0 0242log 12 6 0 0693 0 હવે લાઈન ની લંબાઈ 250 કિલોમીટર છે એટલે Can 0 0107096 X 250 2 677 X 10 6 F થશે હવે ચાર્જિંગ કરંટ IchgjCanVLN છે જયાં VLNએ લાઈન થી ન્યુટ્રલ વોલ્ટેજ છે અહી ચાર્જિંગ કરંટ નું પરિમાણ Ichg CanVLN છે

તેથી Ichg CanVLN 2502 67710 6 2203 0 1068 kAફેઝ થાય તો ચાર્જિંગ કરંટ પર ફેઝ અને લાઈન કેપેસીટન્સ દ્વારા મળતો કુલ રિએકટીવ પાવર Qc Can VLN22502 67710 62202 40 70 MVAR થશે